તેથી હવે આપણે જે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટર તરીકે જાણીતા છે તેને ધ્યાનમાં લઈશું આ ઇન્ડેક્ટરથી સંબંધિત છે આપણે જાણીએ છીએ કે જો તમારી પાસે L ઇન્ડકટર હોય અને તેનો વોલ્ટેજ V હોય અને ઈન્ડકટર L માંથી પસાર થતો પ્રવાહ I હોય તો ફ્લક્સ લિન્કેજ LI દ્વારા આપવામાં આવે છે અને વોલ્ટેજ એ ફ્લક્સ લિન્કેજ ના સમયનુ ડેરિવેટિવ છે જે L અને પ્રવાહ ના સમયનુ ડેરીવેટિવ છે હવે કારણ કે એક ઇન્ડક્ટરનુ ચુંબકીય ક્ષેત્ર ઇન્ડક્ટરની બહાર લંબાય છે તે તારણ આપે છે કે તમે બીજો ઇન્ડક્ટર લઈ શકો છો અને આ બંને વચ્ચે તફાવત બતાવવા માટે હું તેને L1 I1 અને V1 અને આને L2 I2 અને V2 તરીકે લઉં છું હવે તેઓ એક બીજા માટે બંધ રહેવાની ગોઠવણ કરી શકે છે જેમ કે જ્યારે તમે પ્રવાહ I1 થી L1 પસાર કરો છો ત્યારે તે L2 માં રહેલા ચુંબકીય ક્ષેત્રને પ્રેરિત કરે છે અને ત્યાં પણ કેટલાક પ્રવાહ જોડાણને કારણ આપે છે તેથી ઈન્ડકટર L1 માં થતું ફ્લક્સ લિન્કેજ એ પ્રવાહ I1 અને I2 ની સાથે સંબંધિત છે અને એ જ રીતે L2 માં થતું ફ્લક્સ લિન્કેજ એ પ્રવાહ I1 અને I2 ની સાથે સંબંધિત છે તેથી આ શક્ય છે કારણ કે ઈન્ડકટરમાં ચુંબકીય ક્ષેત્ર એ ઇન્ડક્ટરના ફિઝીકલ વિસ્તરણની બહાર ફેલાય છે તેથી આવા કિસ્સામાં ફર્સ્ટ ઈન્ડકટર L માં ફ્લક્સ લિન્કેજ L1 I1 છે જે આપણે જાણીએ છીએ આની આપણને પહેલાથી જ જાણ હતી પરંતુ તે બીજા અચળ જેવા કે M અને બીજા ઇન્ડેક્ટરમાં વહેતા પ્રવાહ સાથે પણ સંબંધિત છે અને તે જ રીતે ફ્લક્સ લિન્કેજ M2 મા L 2 I 2 સાથે સંબંધિત છે જેની તમે અપેક્ષા કરો છો તે બીજા ઇન્ડક્ટર વતા એ જ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટર અને પહેલા ઈન્ડકટરમાં વહેતા પ્રવાહ જેટલો છે તેથી તે જ ગુણાંક અહીં દેખાય છે અને તે શા માટે છે તે વિશે આપણે ચર્ચા કરીશું નહીં પરંતુ તે મૂળભૂત સંપત્તિ છે જે I 2 અને Ψ1 ની વચ્ચે પ્રમાણસરતા છે તેવીજ રીતે I 1 અને Ψ2 ની સમાન છે અને આ સતત છે આ જ વસ્તુ એ L1 અને I2 વચ્ચેના પરસ્પર ના ઇન્ડક્ટન્સ તરીકે ઓળખાય છે તેથી આના કારણે ફરીથી આપણે પ્રવાહ અને વોલ્ટેજ ના સંબંધો મેળવી શકીએ છીએ જે V 1 L1 dI1dt M dI2dt દ્વારા અને V2 M dI1dt L2 dI2 dt દ્વારા તેથી આ મ્યુચ્યુઅલ ઈન્ડક્ટન્સ અને વોલ્ટેજ એ બંને કોઇલના રેટ પરિવર્તન પર આધારિત છે આ L1 ને કોઇલ નંબર 1 નો સેલ્ફ ઇન્ડક્ટન્સ કહેવામાં આવે છે અને L2 ને કોઇલ નંબર 2 નો સેલ્ફ ઇન્ડક્ટન્સ કહેવામાં આવે છે અને M ને આ કોઇલ વચ્ચેનો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કહેવામાં આવે છે કોઇલ 1 નુ સેલ્ફ ઇનડકટન્સ એ ઈન્ડક્ટન્સ છે તેમાં તેજ હશે જે વોલ્ટેજ અને પ્ર્વાહ વચ્ચેનો સંબંધ આપે છે જો તેમા કોઇલ બે હાજર ન હોય તો એ જ રીતે બીજા કોઇલના સ્વયં સંક્રમણ માટે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ માત્ર એક જ દેખાય છે તમે આ બંને કોઇલને એક સાથે લાવો જેથી એક ઇન્ડક્ટર નુ ચુંબકીય ક્ષેત્ર એ બીજા પ્રારંભકર્તા ને પ્રભાવિત કરે અને આ પ્રવાહ અને વોલ્ટેજ ના સંબંધો છે સ્પષ્ટ રીતે આ કોઈ બે ટર્મિનલ એલિમેન્ટ નથી ત્યાં ચાર ટર્મિનલ છે પ્રત્યેક ઇન્ડક્ટર માટે બે હવે જો તમે સાવચેત રહ્યા હોવ તો તમને થોડી અસ્પષ્ટતા જણાશે જેથી મને ફરીથી બંને કોઇલ લેવા દો જો હું પહેલો કોઇલ જાતે જ લઉ તો હું નિષ્ક્રિય સાઇન કન્વેશન મુજબ V 1 અને I 1ની વ્યાખ્યા આપીશ અને કોઈ અસ્પષ્ટતા દૂર કરવા માટે હું આ ટર્મિનલ્સને A અને B કહી શકું અને હું આ A અને B ને સમાન રીતે વ્યાખ્યાયિત કરી શકું છું અને એની વિરુદ્ધ દિશામાં હુ V1 ને સમાન રીતે વ્યાખ્યાયિત કરી શકું છું અને નિષ્ક્રિય સાઇન કન્વેશન સાથે સુસંગત રહેવા માટે મારે આ દિશામાં I1 ને ધ્યાનમાં લેવું પડશે હવે જ્યારે મારી પાસે કોઇલ નંબર 2 છે ફરીથી મારી પાસે સમાન બે શક્યતાઓ છે મારી પાસે C અને D છે અને હું આ રીતે V2 લઇ શકું છું અને હું આ દિશામાં I2 અથવા V2 લઈ શકું છું અને હું તે દિશામાં I2 લઉ છું શું હું વોલ્ટેજને નિર્ધારિત કરવા માટે C ને સકારાત્મક ટર્મિનલ અથવા D ને સકારાત્મક ટર્મિનલ લઇ શકું અહીયા વોલ્ટેજ વ્યાખ્યાયિત કરવા માટે હુ આ માનું છું આનાથી સેલ્ફ ઇન્ડક્ટન્સ ની વ્યાખ્યામાં કોઈ ફરક પડતો નથી કારણ કે I2 ની દિશા પણ ઉધી છે કારણ કે મેં V 2 ને L2 dI2dt લખ્યું છે તો હું V 2 ને L2 I 2 નો ટાઇમ ડેરિવેટિવ તરીકે લખી શકું જે અનુરૂપ છે નીચે ચિત્રમાં પસંદ કરેલ દિશા જુઓ જો હું આ વોલ્ટેજને બીજું કંઇક વ્યાખ્યાયિત કરું છું તો તે ફક્ત તે વોલ્ટેજનું નકારાત્મક છે અને આ પ્રવાહ તે પ્રવાહ નું નકારાત્મક છે પરંતુ જ્યારે તમારી પાસે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટર છે ત્યારે એક સમસ્યા છે હવે હું કોઇલ 1 ને આના જેવુ અને કોઇલ 2 ને આના જેવું અથવા તો આ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ના તફાવત જેટલુ લખી શકું કારણ કે આ પ્રવાહ તે પ્રવાહની વિરુદ્ધ છે જો મેં L1 I1 M I 2 ના પ્રવાહ નુ જોડાણ લીધુ હોય તો આ સેલ્ફ ઇનડકટન્સ ના ભાગ માટે કોઈ અસ્પષ્ટતા નથી પરંતુ બીજા ભાગ માટે જો હું આ દિશામાં કોઇલ I2 લઉં તો મને કંઈક મળે છે અને જો હું તેને વિરુદ્ધ દિશામાં લઈશ તો મને નકારાત્મક જથ્થો મળે છે તેથી આ અસ્પષ્ટતા ને દૂર કરવા માટે જ્યારે તમારી પાસે મ્યુચ્યુઅલ ઇનડકટન્સ હોય ત્યારે કહી દો કે અમારી પાસે V1 અને I1 છે તમે તે કોઇલની બાજુમાં બિંદુઓ મૂકો અને તમારી પાસે V 2 અને I 2 છે આ બિંદુઓ ત્યાં છે જેથી મ્યુચ્યુઅલ ઈન્ડક્ટન્સ માં સાઇન ની અસ્પષ્ટતા દૂર થઈ જાય તેથી એકવાર તમે બિંદુઓ આપો પછી તમે શું કરો છો તમે આ V1 અને I1 પસંદ કરો છો અને હું આ V1 પસંદ કરું છું ચાલો હું આને દૂર કરું જણાવી દઈએ કે તમે V1 ની વ્યાખ્યા માટે આ રીતે V1 પસંદ કરો છો બિંદુવાળા ટર્મિનલ અહીયા હકારાત્મક છે અને I1 બિંદુ તરફ વહી રહ્યો છું પછી તમે V2 ને આ ટર્મિનલ સાથે પણ પોઝિટિવ લેશો અને I2 ડોટ તરફ વહી રહ્યો છે આ સાથે V1 એ L1 dI1dt M dI2 dt દ્વારા આપવામાં આવશે અને V2 એ M dI1 L2 dI2 હશે તેથી આ નિશાની ની અસ્પષ્ટતા ને દૂર કરે છે નિષ્ક્રિય સાઇન કન્વેશન પ્રમાણે તમે બિંદુઓ અને વોલ્ટેજમાં જતા બંને પ્રવાહોને જુઓ છો તો તમને અહીં વત્તા ચિહ્ન મળશે જો તમે કોઈપણ કારણોસર બિંદુ વિના ટર્મિનલમાં વહેતા ડોટ 1 2 ને ધ્યાનમાં લેવાનું પસંદ કરો છો તો તમારે નિષ્ક્રીય સાઇન કન્વેશન સાથે સુસંગત વોલ્ટેજ પસંદ કરવું પડશે મતલબ કે V1 નું સકારાત્મક ટર્મિનલ જ્યાં પણ છે ત્યાં 1 છે પ્રવાહ વહી રહ્યો છે અને V2 નું સકારાત્મક ટર્મિનલ જ્યાં પણ છે ત્યા I2 વહી રહ્યો છે આ ચોક્કસ કિસ્સામાં V1 L1 dI1dt M dI2dt હશે અને તે જ રીતે V2 M dI1dt L2 dI2dt હશે તેથી તમે જોઈ શકો છો અન્ય કોઇલમાંથી પ્રેરિત વોલ્ટેજની નિશાની જે પરસ્પર પ્રેરિત વોલ્ટેજ છે તે બદલાય છે આ દ્વારા આપવામાં આવેલ આત્મ પ્રેરિત ભાગ બદલાતો નથી તેથી જ્યારે તમે મ્યુચ્યુઅલ ઇન્ડકટન્સ નો ઉલ્લેખ કરો છો ત્યારે તમે બિંદુઓ પણ સ્પષ્ટ કરો છો જેથી કરંટ અને વોલ્ટેજની નિશાનીમાં કોઈ અસ્પષ્ટતા ન હોય